ડિઝાસ્ટર રિકવરી એન્ડ બીલ્ડ બેક બેટરdisaster recovery and build back betterઆપત્તિમાં પુનપ્રાપ્તિ અને સારું નિર્માણના અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે મારું નામ રામ સતીશ છે હું આર્કિટેક્ચર અને પ્લાનિંગ વિભાગ IIT રૂરકીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું આજે આપણે બીલ્ડ બેક બેટર પ્રેક્ટીસ ખાસ કરીને એલ સાલ્વાડોરમાં પ્રગતિશીલ આવાસોના કિસ્સા વિશે ચર્ચા કરીશું આ પણ એક મહત્વપૂર્ણ પ્રકરણ છે જેનો બિલ્ડ બેક બેટરમાં સંગ્રહ કરવામાં આવ્યો છે અને જેનું સંચાલન માઇકલ લિયોન્સ અને થિયો શિલ્ડરમેન અને કેમિલીઓ બોઆનો દ્વારા કરવામાં આવ્યું છે અને તેઓ પ્રેક્ટિસમાંથી કેવી રીતે બધા પાઠ લાવે છે તેની પ્રેક્ટીસ અને ત્યાં કર્મન ફેરર કાલ્વો અને હેરોરસ અને થોમસ મેટાના વિચાર દ્વારા તેનું સંપાદન કરવામાં આવ્યું છે તેથી આ પ્રકરણમાં હું તે અંગે ચર્ચા કરવા જઇ રહ્યો છું કે એલ સાલ્વાડોરમાં 2001 ના ભૂકંપ પછી પુનર્નિર્માણ પ્રવૃત્તિઓ કેવી રીતે શરૂ થઈ અને તેઓએ જે પ્રક્રિયાઓ લાગુ કરી છે તે શું છે અને જે આપણે પાછા લાવી રહ્યા છીએ તેમાં શુ શીખવાનું છે અને તેના માટે તેઓએ કેવી રીતે અન્ય પ્રેક્ટીસોને અને તે પ્રદેશમાં પણ માહિતી આપી હતી અને તે આપણને એક પ્રકારનું માર્ગદર્શન પણ આપી રહ્યું છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ અને કોમ્યુનીટીcommunityસમુદાયની ભાગીદારી પણ ખૂબ સુસંગત છે અને ભાગીદારીના તબક્કાઓ શુ છે અને દરેક સંસ્થાઓનુ કર્તવ્ય શું છે અને તેમાં ભાગીદારી સહભાગી અને સમન્વય અને તેની દેખરેખ પણ છે તેથી આ બધી બાબતોને સામૂહિકરૂપે પ્રોજેક્ટના સંચાલનના પ્રકારમાં મૂકવામાં આવી છે તમારામાંના ઘણા લોકોએ ઓછામાં ઓછા એશિયન ભૂગોળમાંથી ઘણાએ એલ સાલ્વાડોર વિશે સાંભળ્યું નહી હોય જે મધ્ય અમેરિકામાં સૌથી નાનો દેશ છે લગભગ 48 એલ સાલ્વાડોરના રહેવાસીઓ ગરીબી અથવા આત્યંતિક ગરીબીમાં રહે છે તેથી જો તમે ઉત્તર અમેરિકા તરફ નજર નાખો તો ત્યાં એલ સાલ્વાડોર આવે છે અને તમારામાંથી ઘણાને સમજવું પડશે કે અમેરિકા ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા પણ ઘણા અસમાન હતા ઉત્તર અમેરિકામાં પણ ખૂબ મોટી વિવિધતા અસ્તિત્વમાં હતી અને મહાન પડકારો અસ્તિત્વમાં હતા ઉત્તર અમેરિકાના ક્ષેત્રમાં અને દક્ષિણ અમેરિકામાં તેમની પાસે સૌથી કીમતી ખાણકામ ક્ષેત્ર અને સૌથી સુંદર પ્રાકૃતિક સુંદરતા છે પરંતુ તેઓ વિવિધ પડકારો સાથે અસમાન રીતે વહેચાયેલા છે ખાસ કરીને ભૂકંપ કે જે દક્ષિણ અમેરિકાની ગુફાઓમાં ખૂબ સામાન્ય છે અન્ય વર્ગોમાં આપણે પેરુના કિસ્સામાં પણ ચર્ચા કરી છે કે તેની સાથે કેવી કાર્યવાહી કરવામાં આવી છે અને આજે આપણે એલ સાલ્વાડોર વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી આ ચોક્કસ ડીઝાસ્ટરdisasterઆપત્તિ 2001 અને તેને 200000 થી વધુ મકાનોનો નાશ કર્યો હતો અને તમે જાણો છો કે ત્યાં પહેલેથી જ આવાસની અછતનો નબળો ઘટક પણ અસ્તિત્વમાં છે અને ઉપરથી ધરતીકંપની આપત્તિ પણ તેમાં ઉમેરો કરે છે તેથી આ હાલની અછત અને અસ્તિત્વમાં રહેલી નબળાઈઓ શુ છે 78 થી 92 સુધી ત્યાં ખૂબ ક્રૂર સિવિલ યુદ્ધ છે જેણે 125000 થી વધુ લોકોનો ભોગ લીધો છે અને જયારે તમે સિવિલ યુદ્ધની વાત કરી રહ્યા છો ત્યારે તે અર્થતંત્ર અને મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અસર કરે છે 1986માં ફરીથી સેન સાલ્વાડોરમાં તીવ્ર ભૂકંપ આવ્યો 40 હજારથી વધુ મકાનો નાશ પામ્યા અને 2001 અને 1998 પહેલા મીચ વાવાઝોડાએ ગંભીર પૂર ઉત્પન્ન કર્યું જેમાં 250 લોકો માર્યા ગયા અને તે સંઘર્ષ પછીના પુનજીવન પ્રક્રિયાના સૌથી સફળ અનુભવોને અસર કરે છે તેથી 2001 માં ફરીથી 30 દિવસના ગાળામાં એક મોટો ભૂકંપ આવ્યો અને ત્યાં 6 6 પોઇન્ટ રીક્ટર સ્કેલના ભૂકંપની અસર થઇ અને લગભગ 85 રાષ્ટ્રીય ક્ષેત્રને અસર થઈ છે અને હવે તમે અહીં જોઈ શકો છો કે ત્યાં ટેકરીવાળા વિસ્તારોમાં એક બહુવિધ આપત્તિ છે અને પર્વતીય વિસ્તારો સાથે ભૂસ્ખલન તમે જોઈ શકો છો અને તે માત્ર ભૂકંપ જ નથી ત્યાં માત્ર જમીન જ આસપાસ જ ફરતી નથી ત્યાં પહાડોનુ ભૂસ્ખલન પણ છે અને બીજી બાજુ ફરીથી વાવાઝોડું છે તેથી આ એક બહુવિધ સંકટ ઘટના છે જે એલ સાલ્વાડોર ભૂગોળમાં અસ્તિત્વમાં છે અને ભૂકંપ પછી સ્પષ્ટપણે ઘણી NGOs ચિત્રમાં આવી છે અને તેઓ સહાય અથવા સપોર્ટ અથવા તકનીકી કુશળતા અથવા એક પ્રકારનો નાણાકીય સપોર્ટ આપવા માંગે છે આ રીતે તે સમયે વિવિધ રેડ ક્રોસ સંસ્થાઓ ચિત્રમાં આવી જેમ કે એક સાલ્વાડોરન રેડ ક્રોસની સાથે સાથે સ્પેનિશ રેડ ક્રોસ છે રેડ ક્રોસ સંસ્થાઓમાં તેઓ કેવી રીતે સંકળાયેલા છે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે કે જેથી તેઓ અન્ય પાસેથી શીખી શકે તમે જાણો છો કે તેઓ પહેલેથી જ વિશ્વના વિવિધ ભાગોમાંથી પ્રેક્ટીસ શીખ્યા છે તેથી આ રીતે તેઓ એકઠા થયા અને મુખ્ય આવાસના ખ્યાલને બદલે તેઓ સમાધાન તરીકે પ્રગતિશીલ આવાસના પ્રારંભ તરફ આગળ આવ્યા છે કારણ કે તેઓએ જુદા જુદા અનુભવો ધ્યાનમાં લીધા છે અને જે શીખ્યા છે તેમાંથી તેઓ પ્રગતિશીલ ઉકેલો તરફ આવ્યા છે તો પહેલું એ કે પ્રગતિશીલ અભિગમ શું છે આ તે મકાનો છે જે વિવિધ તબક્કામાં વૃદ્ધિશીલ રીતે વિકસિત થયા છે અને ઘણા લોકો પ્રગતિશીલ આવાસની તુલનામાં મુખ્ય ઘરનો અભિગમ મેળવે છે મુખ્ય ઘરના અભિગમમાં આપણે એક મુખ્ય નિવાસ એકમ આપીએ છીએ અને પછી લોકો તેમાં ઉમેરો કરે છે તેથી તેઓ અહીં તેને મોટુ બનાવવાનો પ્રયાસ કરે છે જે તમે અહીં જોઈ શકો છો તમે કેટલીક મૂળભૂત ચીજો પૂરી પાડો છો અને પછી લોકો તેમાં ઉમેરો કરશે તમે જાણો છો કે અહીં એલેજાન્ડ્રોનું કાર્ય જે પ્રિત્ઝકર એવોર્ડમાં રહ્યું છે અને તમે તેનું કાર્ય ચિલીમાં જોઈ શકો છો તેથી તેઓને શું પૂરું પાડવામાં આવ્યું છે અને લોકોએ વધારાનું શું બનાવ્યું છે તેઓ આ સ્થળોમાં કેવી રીતે સુધારો કરે છે પરંતુ અહીં એ સમજવું રહ્યું કે વૃદ્ધિનો દર એ લગભગ 100 ટકા જેટલી વૃદ્ધિ જેવી છે પરંતુ આ કંઈ સંભવ છે કે નહીં તે કોઈએ તપાસવું જોઈએ પરંતુ જ્યારે પ્રગતિશીલ અભિગમમાં તેઓ મૂળ નિવાસોથી મકાનને મોટું બનાવતા નથી પરંતુ તમે જાણો છો કે તેઓ મકાનને સંપૂર્ણ રીતે ટાપટીપ કરી રહ્યા છે તે પ્રગતિશીલ અભિગમનુ સૌથી મહત્વપૂર્ણ પાસું છે અને જ્યારે 2001 માં પ્રથમ ભૂકંપ આવ્યો ત્યારે સ્પેનિશ રેડ ક્રોસે એલ સાલ્વાડોરમાં ભૂકંપ માટે વિશેષ યોજના બનાવી છે જેમાં સાલ્વાડોરિયન રેડ ક્રોસની કાર્યવાહીની યોજના અનુસાર PETES છે અને તેમાં ત્રણ તબક્કાઓ શામેલ છે એક ઇમર્જન્સીemergencyકટોકટી તબક્કો છે સ્ટેબીલાઈઝેશનstabilizationસ્થિરતા અને રીહેબીલીટેશનrehabilitationપુનર્વસન અને હ્યુમેનીટેરીયન એઇડhumanitarian aid માનવતાવાદી સહાય અને રિકવરીrecoveryપુનપ્રાપ્તિ અને રીકન્સ્ટ્રકશનreconstructionપુનર્નિર્માણનો તબક્કો જે અંતિમ તબક્કો છે તેથી ઇમર્જન્સીના તબક્કામાં તે વિશે વાત કરવામાં આવે છે કે ભૂકંપ અને ભૂસ્ખલન પછી શોધ અને બચાવ સાથે ડેબ્રીઝdebrisઅવશેષને હટાવવા અને પ્રથમ સહાય આરોગ્ય પૂરું પાડવું ખાલી કરાવવુ શોધ કરવી કેટલાક કુટુંબના જોડાણમાં ખોરાક આશ્રય મૂળભૂત જરૂરિયાતો રાહત શિબિરોમાં સ્વચ્છતાની સ્થિતિ રોગચાળા અને સ્થાનિક રોગનુ નિયંત્રણ જેવી રાહત પહોંચાડવામાં આવી છે તેથી આ સંપૂર્ણ ભાગ ઇમર્જન્સી તબક્કામાં ફાળો આપે છે એકવાર લોકો ધીરે ધીરે સ્ટેબીલાઈઝ અને હ્યુમેનીટેરીયન અને રીહેબીલીટેશન તબક્કામાં આવે તો ત્યાં આશ્રય પાણી અને સેનિટેશન આજીવિકા અને માનસિક સ્વાસ્થ્ય માટે માનસિક ટેકા માટે સ્થાનાંતરિત થયેલ વસ્તીની મૂળભૂત આવશ્યકતાઓને આવરી લેવાની વૈશ્વિક વ્યૂહરચનાઓ છે રિકવરી અને રીકન્સ્ટ્રકશન તબક્કો તે પાછલા તબક્કાનુ અનુસરણ છે અને આ તબક્કો ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મકાનોનુ પુનઃનિર્માણ તેમજ સમુદાય અને આર્થિક વિકાસ માટેના પ્રોજેક્ટ્સની ઓળખ અને વ્યાખ્યા છે તેથી હવે તેઓ કેવી રીતે ઉપર આવ્યા તો તેમાનું એક વિવિધ ઇન્ટરવેન્શન સ્ટ્રેટેજીઝહસ્તક્ષેપની વ્યૂહરચનાઓ છે આ રેડ ક્રોસ એસોસિએશનોની ભાગીદારીમાં તેઓ કેવી રીતે એકઠા થયા બીજુ તેમની પાસે કોન્ટ્રાક્ટર બિલ્ટ અભિગમ સાથે પુનર્વસન અને પ્રગતિશીલ લોકો સાથે પુનર્નિર્માણના બે વિકલ્પો હતા આવાસ અભિગમ દ્વારા તેઓ કેવી રીતે એકઠા થયા અને તેઓ તેને કેવી રીતે પ્રગતિશીલ અભિગમ બનાવે છે પુનર્નિર્માણ પ્રક્રિયામાં તેઓએ એક મહત્વપૂર્ણ પાસુ આપ્યુ છે અને તે સહભાગી પાસુ છે અને પછીનુ કોમ્યુનીટીcommunityસમુદાય છે અને તે સતત પ્રક્રિયા હોવી જોઈએ તેવું નથી કે તમે જે પહોંચાડો છો તેઓ તે મહત્વનું પાઠ શીખ્યા અને તમે તેનાથી દૂર થઇ જાવ છો તે માટે સતત પ્રયત્ન કરવો પડશે કેવી રીતે કોઈ તેની ક્ષમતા વધારી શકે છે અને તેને એક સતત અભિગમમાં લઇ શકે છે અને પછીનું પર્યાવરણીય સંરક્ષણ અને સાંસ્કૃતિક પરિબળો પ્રત્યે સંવેદનશીલતા છે તેથી તે માત્ર પ્રગતિશીલ અભિગમ જ નહીં તે માત્ર નિવાસસ્થાનના નિર્માણ સાથે સમાપ્ત થયું નથી પરંતુ મૂળ રચનાનો વિચાર કરવામાં આવ્યો હતો જેથી વપરાશકર્તાઓ તેમના સંસાધનો અને જરૂરિયાતોને આધારે તેમના પોતાના સમયમાં તેને વિસ્તૃત કરી શકે અને સુધારી શકે તેથી સ્રોતો પર તેમની પોતાની વ્યવહારક્ષમતાઓ દ્વારા તેઓ આ રીતે વિસ્તૃત થઈ શકે છે તેથી આ પ્રગતિશીલ આવાસ અભિગમના કેટલાક સામાન્ય માર્ગદર્શક સિદ્ધાંતો છે ભૂકંપ પહેલા આ મકાનો જે જમીન પર અસ્તિત્વમાં હતા તે જ જમીન પર બાંધવામાં આવ્યા હતા જેનું એક કારણ છે અને તેના વિશે વિચારવું પણ પડશે કારણ કે સૌ પ્રથમ તેઓને એ ખાતરી આપવી જોઈએ કે આ પૂરું પાડવામાં આવેલ જગ્યા પર પુર કે ભૂસ્ખલનનું જોખમ નથી તેથી તેઓને ખાતરી આપવી પડશે કે જે પણ શક્ય નજીકની જમીન છે તે જ જમીન પર અથવા ઓછામાં ઓછી નજીકમાં બાંધકામની જરૂર છે અને પરિવારોએ જમીનની માલિકી રાખી હતી કારણ કે આ પાસામાં તે મુખ્ય મહત્વનું પાસું છે અને ગુજરાત રિકવરીમાં પણ આપણે કેથોલિક રીલીફ સર્વિસીસ વિશે ચર્ચા કરી હતી કે તેઓ પોતાની જમીનમાં આવાસોને કેવી રીતે મેનેજ કરે છે કારણ કે સૌ પ્રથમ માલિકીની ભાવના જેમ હતી તેમ જ જળવાઈ છે ભૂકંપ પ્રતિરોધકનો સૌથી અગત્યનો ભાગ એ છે કે તમારે ખાતરી કરવી પડશે કે આ ઈમારત ભૂકંપ પ્રતિરોધક બનશે અને જે રીતે પતન થયા વગર ઉમારતો ઉભી રહી છે તે જ રીતે તે ભૂકંપનો સામનો કરવા માટે સક્ષમ હોવું જોઈએ તેથી તેની ખાતરી આપવી પડશે કે માનવ જીવનનું કોઈ નુકસાન ન થાય અને જે નુકસાન થયું છે તેનુ વપરાશકર્તા દ્વારા સમારકામ કરી શકાય જેથી તે ઓછામાં ઓછા હસ્તક્ષેપો દ્વારા સમારકામ કરી શકે અને સમુદાય પોતે જલ્દીથી તેની મરામત કરી શકે અને મકાન દીઠ બાંધકામ વિસ્તાર આશરે 42 ચોરસ મીટર અને તેમાંથી 36 ચોરસ મીટરની છત હશે તે 3 રૂમમાં વિભાજીત કરવામાં આવેલ છે અને બહાર 6 ચોરસ મીટરનો પોર્ચ છે તેથી આ સહભાગી અભિગમનો અમલ કરવામાં આવ્યો છે જ્યાં સમુદાયો પ્રક્રિયામાં શામેલ હતા તેથી હું તમારી સાથે ચર્ચા કરીશ કે પ્રક્રિયામાં સમુદાય કેવી રીતે શામેલ હતો અને તે બિલ્ટ ફોર્મ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સાથે કેવી રીતે સંબંધિત છે અને ઘરની ડિઝાઇનથી લઈને ઘરની પૂર્ણતા સુધીની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન સમુદાયનો સમાવેશ કેટલો જરૂરી હતો તેથી ત્યાં ત્રણ તબક્કાઓ છે એક પહેલો તબક્કો એ સ્ટ્રક્ચરલ તત્વોનું મૂળભૂત બંધારણ છે અને આપણે ફાઉન્ડેશન કોલમ અને તેનું મૂળ બંધારણ જેવા સ્ટ્રક્ચરલ તત્વો વિશે વાત કરીએ છીએ અને ત્યારબાદ સમુદાયના દરેક પરિવારના વ્યક્તિઓએ અકુશળ મજૂર તરીકે ફાળો આપ્યો જેણે અમુક પ્રકારની રોજગારીની તકો ઊભી કરી છે અને તેને સહભાગિતામાં પણ વધારો કર્યો છે અને હવે આ ક્ષણે સમુદાય પોતાનાં મકાનો બનાવવા માટે અમુક પ્રકારની અકુશળ મજૂરી પૂરી પાડવા આગળ આવી રહ્યું છે જ્યાં તેઓ પોતાનું મકાન બનાવવામાં ગૌરવ અનુભવે છે બીજા તબક્કામાં રેડક્રોસ જેવી કેટલીક સામગ્રી પૂરી પાડતી સંસ્થાઓ છે જેમ કે હોલો કોંક્રિટ બ્લોક્સ અથવા અન્ય કોઈ વસ્તુઓ કે જે સ્થાનિક રૂપે ઉપલબ્ધ નથી અને તેઓએ ઇલેક્ટ્રિક સ્થાનિક તકનીકી ટીમો દ્વારા જરૂરી તકનીકી સલાહ પણ પૂરી પાડી છે તેથી પછી સાઇટ સુપરવાઈઝર્સsite supervisorsસ્થળની દેખરેખ કરનાર અને ફરીથી સામગ્રી કે રેડ ક્રોસે કેવી રીતે સામગ્રી પૂરી પાડી છે જે સ્થાનિક રૂપે ઉપલબ્ધ નથી અને ત્રણ તબક્કો જે પૂર્ણતાની વાત કરે છે જેમાં પીવાલાયક પાણી પૂરું પાડવું અને ઘરેલુ પ્લમ્બિંગ સિસ્ટમ્સ કે જે સર્વિસ પદ્ધતિનો એક ભાગ છે હવે આ સમુદાયની ભાગીદારીની સમગ્ર પ્રક્રિયાની કેવી રીતે રજૂઆત કરવામાં આવી અને તેમાનું એક એ છે કે તેઓએ સામાજિક સંસ્થાઓ સમુદાયો સ્થાનિક સમુદાયો દ્વારા તેમના પોતાના નેટવર્ક દ્વારા રજૂઆત કરવાની વાત કરી જેથી રેડક્રોસના જવાનો બીજે ક્યાંકથી આવશે જે કદાચ સ્થાનિક સમુદાયો સાથે પરિચિત હોઈ અને ન પણ હોઈ શકે અને જ્યાં એડેસ્કો છે જે એક પ્રકારની સમુદાય સંસ્થા છે અને તે સ્થાનિક સમુદાયો વચ્ચે એક પ્રકારનો ઇન્ટરફેસ બન્યો અને વિવિધ NGOs તેમાં આવી અને તેમાં કાર્યરત હતી તે પ્રક્રિયામાં શું થાય છે સમુદાયો આ એજન્સીઓ પર વિશ્વાસ સ્થાપિત કરે છે જે ખરેખર વાટાઘાટો કરી શકે છે અને બંને જૂથો વચ્ચે ઇન્ટરફેસ બનાવી શકે છે તેથી અંતે સાન વિસેન્ટેમાં 14 સમુદાયોના સંપૂર્ણ વિશ્લેષણ કર્યા પછી તેઓએ આ પ્રગતિશીલ આવાસ પ્રોજેક્ટ માટે અને પુનનિર્માણ પ્રક્રિયા માટે 14માંથી 9 સમુદાયો પસંદ કર્યા મુખ્યત્વે તેઓએ સેન વિસેન્ટેના વિભાગની અંદર બે મોટી નગરપાલિકાઓમાં આવરી લીધેલ છે એક ટેકોલુકા અને બીજી વેરાપઝછે અને દરેક સમુદાયમાં એલ આર્કો લ્લાનો ગ્રાન્ડે એલ પુએંટે સાન્ટા ક્રુઝ ડે પેરાઇસો સાન પેડ્રો સેન્ડ જોસ ડી બોર્જાસ ન્યુવો ઓરિએન્ટે સાન એન્ટોનિયો જિબોઆ સાન ઇસિડ્રો તેથી આ બધા લગભગ 582 ઘરોનું સમાપન કરી રહ્યા છે હવે તમામ મુદ્દાઓ જમીનના હક માટેના છે તે લોકો કે જેઓ પહેલાથી જ જમીનના કાયદેસર માલિક હતા અથવા તેમની પાસે જમીન માલિકીના દસ્તાવેજો હતા જેથી આ વિશિષ્ટ સમુદાયો પર કાર્યવાહી કરવામાં આવી અને આ સમુદાયોને ટાઉન હોલની સહાય મળી અને વકીલની વ્યવસાયિક સેવા પ્રદાન કરવામાં આવી હતી જે પ્રક્રિયાના ખર્ચને નીચે લાવે છે તેથી જો એકવાર તેમની પાસે કાયદેસર દસ્તાવેજ છે અને તેની પ્રક્રિયા કાયદેસર બનાવેલ હોઈ તો તમે જાણો છો કે પ્રક્રિયામાં રેગ્યુલેટરી ફ્રેમવર્ક લાવવામાં આવ્યું છે જેથી તે થોડો ખર્ચ ઘટાડી શકે પરંતુ ત્યાં કેટલાક પરિવારો એવા પણ હતા જેમના મકાનો તે જમીન પર સ્થિત છે જે રેલવે કંપનીની છે કારણ કે તમે જાણો છો કે તે મહેસુલની જમીન છે તમારી પાસે રેલ્વેની જમીન છે અથવા કેટલાક કિસ્સાઓમાં તમારી પાસે ખાણકામ અધિકારીઓની જમીન છે તેથી અમુક લોકો રેલ્વેની જમીન પર અથવા અન્ય ખાનગી વ્યક્તિઓની જમીન પર રહે છે તેથી માલિકીના કારણોસર આ લોકોને પ્રોજેક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા છે તેથી આ રીતે તેને ધ્યાનમાં લેવામાં આવ્યું છે પરંતુ દેખીતી રીતે કોઈએ તેને જોવું પડશે કે તેનું શું થાય છે તમે જાણો છો કે NGO કયા પ્રકારનાં ટેકા આપે છે કારણ કે મૂળભૂત હક એ લાભાર્થીને પસંદગીના માપદંડમાં પણ મોટો તફાવત પાડે છે અને તેનો અમલ કેવી રીતે થાય છે મેં તમને કહ્યું તેમ તે એક સહભાગી ડિઝાઇન પદ્ધતિ છે જેમ કે સમુદાયોએ સામૂહિક રીતે ઘરની ડીઝાઇન તૈયાર કરી છે જેથી થિંક ટેન્ક પ્રક્રિયા નીચેના સ્તરની ક્રિયાપ્રતિક્રિયામાં જાય છે અને તેઓએ જે કર્યું તે વાસ્તવિક સ્કેલની સમજણ માટે હતું તમે જાણો છો કે તે બ્લોકોની ફક્ત બે લાઇનો સાથેની રૂપરેખા છે આ તમારી જગ્યા બનશે જેથી તમારી પાસે આ ઓરડો છે અને આ વરંડો છે અને તે અન્ય ઓરડો છે તેથી મૂળભૂત રીતે તેઓએ બે લાઇનો દ્વારા આ બ્લોકનો એક માર્ક આઉટ પ્લાન બનાવ્યો છે જેથી તેઓને 11 સ્કેલ સાથે વાસ્તવિક જગ્યાની સમજ મળી શકે પછી ઘરમાં એક ગેબલ્ડ છત અને કોંક્રિટ હોલો બ્લોક્સથી બનેલી દિવાલોની આડી અને ઉભી રેઇન્ફોર્સ્ડ દિવાલોવાળા એકમનો સમાવેશ થાય છે તેથી જ્યારે આપણે ભૂકંપના સેસ્મિક કોર્સનો સંદર્ભ લેવાની જરૂર હોય ત્યારે તે ઉભા રેઈન્ફોર્સમેન્ટ અને સાથે સાથે આડા બેન્ડ્સ હોવાની ભલામણ કરે છે સીલ બેન્ડ લિંટલ બેન્ડ રુફ બેન્ડ અને પ્લીન્થ બીમ અને ડાયાગોનલ બ્રેસિંગ આ બધી વસ્તુઓમાં તેઓ ભૂકંપ પ્રતિરોધક વિશેષતા તરીકે વાત કરી રહ્યા છે અને આપણે જાણ કરીએ છીએ કે માળનું કુલ ક્ષેત્રફળ 42 ચોરસ મીટર છે કે જે 9 ચોરસ મીટરના 2 શયનખંડ વહેંચાયેલું છે અને 18 ચોરસ મીટરનું સામાન્ય ક્ષેત્ર અને 6 ચોરસ મીટરનો પોર્ચ છે તેથી જેમ કે મેં તમારી સાથે 3 તબક્કા વિશે ચર્ચા કરી હતી જેમાનું એક આંશિક બાંધકામ છે તેથી અહીં સમુદાયો એ સ્ટેકહોલ્ડર્સstakeholdersહિસ્સેદારો છે આ સમુદાયોએ આ પ્રક્રિયામાં અમુક પ્રકારની અનૌપચારિક મજૂરી પણ પૂરી પાડી હતી અને ત્યાં સ્થાનિક બિલ્ડરો છે કારણ કે કોન્ટ્રાક્ટરો દ્વારા કેટલાક સ્થાનિક બિલ્ડરોના જૂથોને રાખવામાં આવ્યા હતા અને ૩૦ના જૂથ માટે એક બાંધકામ સુપરવાઇઝર રાખવામાં આવ્યા હતા તેથી તમારી પાસે એક સુપરવાઇઝર છે જે તેના પર દેખરેખ રાખે છે ત્યાં અન્ય એક સોસિયલ પ્રમોટર છે જે આખા સમુદાય સ્તરની દેખરેખ રાખી રહ્યો છે અને 50 થી 70 ઘરો માટે એક સોસિયલ પ્રમોટરની નિમણૂક કરવામાં આવી છે તે રીતે ત્યાં સ્પષ્ટ પારદર્શિતા છે અને ઘરથી લઈને ઘરના જૂથથી લઈને સમુદાય સ્તર સુધીના અને વિવિધ નાના સમુદાયોમાં પણ સંદેશાવ્યવહારની સ્પષ્ટ ફલો પેટર્ન છે તેથી તેઓએ પ્રારંભિક તબક્કામાં શુ કર્યું તો તેઓએ ખોદકામ કર્યું અને કોર્સ મુજબ પાયો નાખ્યો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે અને સીલ લેવલ સુધી બેડરૂમમાં આશરે 1 7 મીટરની દિવાલો અને બાકીના વિસ્તારમાં 1 1 મીટરની દીવાલોની રચના કરવામાં આવી હતી તેથી છત બાંધવામાં આવી હતી અને તેમાં લાદી જડીને ઢાંકવામા આવી હતી તેથી આ પહેલો તબક્કો છે કારણ કે તમે જોઈ શકો છો ઉભું રેઈન્ફોર્સમેન્ટ અને મૂળ સ્ટ્રક્ચરમાં નાની છત અને દીવાલ સાથે અડધા ટાપટીપ સાથે પહેલો તબક્કો પૂર્ણ થાય છે ત્યાં કોઈ બારી કે દરવાજા નથી પછી બીજા તબક્કામાં ત્યાં માલિકો દ્વારા પૂર્ણ થયું છે સમુદાયોએ પણ પ્રદાન કર્યું છે તેથી પહેલા તબક્કામાં સામગ્રી પૂરી પાડવામાં આવતી હતી કારણ કે આ કોંક્રિટ બ્લોક્સ સ્થાનિક રૂપે ઉપલબ્ધ ન હતા તેથી એજન્સીઓએ કોંક્રિટ બ્લોક્સ પ્રદાન કર્યા હતા પરંતુ અહીં સમુદાયોએ ઉપલબ્ધ સંસાધનો પ્રમાણે અને તેમની વ્યવહારક્ષમતાઓ મુજબ વિકસિત કર્યુ અને તેઓ દરવાજા અને બારીઓ લાવ્યા અને અહીં સામાજિક પ્રમોટરો સિવાય માસ્ટર બિલ્ડરો અને બ્રીકલેયર્સએ સમુદાયો માટે તાલીમ પ્રદાન કરી છે જેથી તેઓ મૂળભૂત બાંધકામ તકનીકોને સમજી શકે કારણ કે કાલે જો કઈ થાય તો તેઓ તેમને મદદ કરશે અને તેઓ જાતે પણ કરી શકે છે દરવાજાઓ બારીઓ અને દિવાલોના બધા લિંટેલો પ્લાસ્ટરિંગ અને તેના વોટરપ્રૂફિંગ ભાગ સાથે પૂર્ણ કરેલ છે બહારની દિવાલો પર ખરબચડી કોટિંગ કરીને અને આખા ઘરમાં ફિનિશિંગ ટચ કરવામાં આવ્યું છે તેથી આ બીજો તબક્કો છે પરંતુ પછી જો તમે યોગદાન પર નજર નાખો તો રેડ ક્રોસે એવી સામગ્રી પ્રદાન કરી છે કે જે સ્થાનિક રૂપે ઉપલબ્ધ નથી અને તેઓએ આ આખી પ્રક્રિયાને આયોજિત કરવા માટે અમુક પ્રકારના વર્કશોપ અને તકનીકી સહાય અને દેખરેખ પણ પ્રદાન કરી હતી કારણ કે તેમના હોવા છતાં પણ તેમને સમુદાયોને તકનીકી સહાય અને સમુદાય દીઠ એક માસ્ટર બિલ્ડર પ્રદાન કરવાની જરૂર છે જેથી દરેક સમુદાય માટે તેઓએ એક માસ્ટર બિલ્ડર આપ્યો છે દરેક 20 મકાનો માટે એક બ્રીકલેયર અને કુલ 582ના કુલ 11 સામાજિક પ્રમોટર્સ રાખવામાં આવ્યા તેથી કુટુંબમાં તેઓએ કાંકરી રેતી જેવી સામગ્રી તેમજ દરવાજા અને બારીઓ પૂરી પાડી અને તેઓએ મજૂરો પણ પૂરા પાડ્યા જેઓ પાછળથી તાલીમ મેળવે છે ત્રીજા તબક્કામાં તેની સર્વિસની પૂર્ણતા છે જેમ કે પાણીનો પુરવઠો અને સ્વચ્છતા અહીં તેઓએ બે નળ સાથે સિંક સ્થાપિત કરી અને ભૂખરા પાણીના નિકાલ માટેની સીસ્ટમ જોડવામાં આવી દરેક ઘરોમાં નિકાલ વગેરે માટેની સીસ્ટમ જોડવામાં આવી અને ત્યાં કેટલાક વર્કશોપ પણ બનાવવામાં આવ્યા જે સમુદાયને તાલીમ આપવા માટે અને ક્રિયાપ્રતિક્રિયાઓ માટે બનાવવામાં આવ્યા તેથી સમુદાયની જરૂરિયાતોને કેવી રીતે ઓળખવી કારણ કે ત્યાં સમુદાય શુ છે તેઓ તેમની જરૂરિયાતો વિશે કેવી રીતે શીખી રહ્યા છે અને વર્તમાન સમુદાયની પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવા માટે સમુદાયનું વર્ણન કરવા માટે સહભાગી નિદાનનો અમલ કરવામાં આવ્યો છે તેથી આ સમુદાયના વર્ણનાત્મક પ્રલોભને ખરેખર તેમની જરૂરિયાતો અને ઇચ્છાઓ અને વ્યવહારક્ષમતાઓની નોંધપાત્ર સમજ આપી છે અને આ નિર્માણ પછી પણ લોકો ચોક્કસ તાલીમ પ્રક્રિયામાં રોકાયેલા છે કારણ કે તેઓને આ સર્વિસના આસ્પેક્ટને કેવી રીતે જાળવવું ભૂખરા પાણીના નિકાલ અથવા પાણીના પુરવઠાના આસ્પેકટને કેવી રીતે જાળવવું સેનિટેશન આસ્પેક્ટ અથવા કચરાના નિકાલની સમજ લેવાની જરૂર છે તેથી તેઓ સુપરફિસિયલ વહી જતા પાણીને દૂર કરવા ઘરની જાળવણી માટે ઘરની આજુબાજુના વિસ્તારની સફાઇ અંગે તાલીમ મેળવી રહ્યા છે કુદરતી અવરોધોનું નિર્માણ ઢોળાવનું રક્ષણ ઝાડ રોપવા અને ઘરને વિસ્તૃત કરવા માટે સમુદાય દ્વારા એક પ્રકારની જાગૃતિનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને આ સાથે વિવિધ જાહેર પ્રોજેક્ટ્સ જેવા કે શાળાઓ જેમ કે હોગર ડેલ નિનોની એક શાળા જે શારીરિક અને માનસિક વિકલાંગ લોકો માટે મકાન પર બનાવવામાં આવી છે અને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ત્યાં સમુદાયની જરૂરિયાતો પૂરી કરવા માટે 6 શૈક્ષણિક કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને સમયરેખાને જોતા આપણી પાસે 500 જેટલા પરિણામો છે 2001 થી મેથી શરૂ થતા પરિણામો શું છે તો તે પ્રોજેક્ટ દસ્તાવેજના આયોજન અને મુસદ્દા વિશે છે જેથી તે જરૂરિયાતોનું વિશ્લેષણ કરવા તરફ નજર રાખે છે કોર્પોરેશન અને વિવિધ એજન્સીઓના જોડાણ અને તેની સાથે કેવી રીતે આગળ વધવું તે જુએ છે અને પછી ઓગસ્ટમાં ક્યાંક પાઇલોટહાઉસનું બાંધકામ કરવામાં આવ્યું અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આપણે જોઈએ છીએ કે સામાજિક પ્રમોટરો રાખવામાં આવ્યા હતા અને ટેન્ડર દસ્તાવેજો જારી કરવામાં આવ્યા હતા અને બાંધકામના પાસાને આગળ વધારવા માટે સફળ બાંધકામ કંપનીઓને એનાયત કરવામાં આવ્યા હતા અને આ તે પહેલો તબક્કો છે જેમાં અપૂર્ણ સ્ટ્રક્ચર અને ઘરની મૂળભૂત રૂપરેખા વિશે આપણે ચર્ચા કરી હતી અહીં આપણે બીજા તબક્કા વિશે વાત કરી જ્યાં સમુદાયો આગળ આવ્યા અને તેઓએ કેટલીક સામગ્રી મૂકી અને તેઓ કેટલીક સામગ્રી ખરીદવા માટે કેટલીક મૂડી એકઠી કરે છે અને આ બીજા તબક્કામાં થાય છે અને જયારે તેઓ છેલ્લા તબક્કામાં આવી રહ્યા છે ત્યારે તેઓએ સર્વિસ અને સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન આપ્યું તેથી હવે પરિણામો શું છે ત્યાં સમુદાયનો સતત સમાવેશ રહ્યો છે અને સહભાગી વર્કશોપ છે જ્યાં તમે જોઈ શકો છો કે દરરોજ સવારે સમુદાય ત્યાં મળે છે અને આવાસ પ્રોજેક્ટના જુદા જુદા પાસાઓને શીખે છે અને આગળ કેવી રીતે આગળ વધવું તે શીખે છે અને તેઓ "તમે જે કાર્ય કરો છો તે શીખો" એ સૂત્ર ઉપર કામ કરી રહ્યા હતા અહી મુખ્ય વસ્તુ એ છે કે મુખ્ય વપરાશકર્તાઓએ તેમની પોતાની પુનપ્રાપ્તિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને આ પ્રગતિશીલ આવાસોના સીધા પ્રભાવ શું છે 97 વસ્તીને આવરી લેવામાં આવી છે નવો રોજગાર ઉત્પન્ન થયો છે અને જીવનધોરણમાં સુધારો થયો છે સામાજિક નેટવર્ક્સ મજબુત બન્યુ છે કારણ કે તેઓ સાથે કામ કરવાનું શરૂ કરે છે મહિલાઓનો સમાવેશ સાંસ્કૃતિક રૂઢીપ્રયોગોને તોડે છે કારણ કે સ્ત્રી એક મોટી સંપત્તિ રહી છે અને જ્યાં બાંધકામમાં નિર્ણય લેવાના સંદર્ભમાં લોકો પુનપ્રાપ્તિ કાર્યક્રમનો ભાગ બનવા આગળ આવ્યા હતા અને હવે સ્થાનિક રેડ ક્રોસની સક્રિય ભૂમિકા તરીકે એલ સાલ્વાડોર રેડ ક્રોસ છે અને પાંચ વર્ષ પછી પણ જોઈ શકાય છે કે તેઓ તેમના બગીચાઓને અને ઘરના ફેબ્રિકને જાળવવા માટે કેવી રીતે લાયક બનશે અવરોધ શું છે તમે જાણો છો દરેક પ્રોજેકટમાં મંદી હશે બીજા તબક્કામાં નાણા શોધવામાં સમુદાયોને મુશ્કેલી પડશે કારણ કે તેઓ જે સામગ્રી વાપરે છે તે પ્રાપ્ત કરવી અમુક લોકોને પરવડે શકે અને અમુક લોકોને પરવડતુ નથી અને પછી તેઓ સામૂહિક રૂપે ક્યાંક ક્યાંક કામ કરતા હતા અથવા કેટલાક ભંડોળ એકઠા કરતા હતા અને તેનો પ્રભાવ પ્રોજેક્ટની ચોક્કસ સમયમર્યાદા પર પણ પડે છે અને બીજી વસ્તુ જે આપણે હક અને માલિકી વિશે ચર્ચા કરી હતી તે જમીનની માલિકી સંબંધિત કાનૂની કાર્યવાહી જેમાં થોડો સમય પણ લાગ્યો હતો અને અભ્યાસ નિષ્કર્ષ પર આવે છે કે સમુદાયની સક્રિય ભાગીદારી એ એક યોગ્ય વિકલ્પ છે કારણ કે આ અભ્યાસક્રમમાં ઘણા કિસ્સાઓમાં તે વધુ સરળ છે અને આ કિસ્સામાં જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તે ભાગીદારી ભાગીદારી અને ભાગીદારી છે પરિવારો તેમની આર્થિક જવાબદારીઓને પૂર્ણ કરવામાં સક્ષમ છે અને તેઓ એક મોટું યોગદાન આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે તેથી આ રીતે તેઓ પોતાનુ આયોજન કરી રહ્યા છે અને દેશ સંસ્કૃતિ અને તેના જીવનનું વિસ્તૃત જ્ઞાન જ સર્વોચ્ચ છે તેથી કોઈએ સ્થાનિક સમુદાયો સાથે કાર્ય કરવું જોઈએ અને જેનો વિશ્વાસ વિકસાવવો પડે છે અને બાકીનો ભાગ વિકાસકર્તાઓ દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ માટે લગતા સમયને કેવી રીતે સુધારી શકાય છે ત્યાં કેટલાક અવરોઘો છે કે પરિવારોમાં કેવી રીતે કલાપ્રેમી સ્તરની દેખરેખ હોય છે તમે જાણો છો તે એટલા માટે પણ છે કે તેઓ બિલ્ડિંગ બેકગ્રાઉન્ડથી ઉભું ના કરી શકે સામાજિક પ્રમોટર્સની ભૂમિકાનુ નિર્ણાયક મહત્વ હતું કારણ કે તેઓએ સમુદાય અને રેડ ક્રોસ વચ્ચે વિશ્વાસ વિકસાવ્યો હતો સામાજિક અને તકનીકી રીતે સ્થાનિક લોકોને તાલીમ આપી હતી જેથી તેમને અમુક પ્રકારનો રોજગાર આપ્યો કે તેઓ એક કુશળ વ્યક્તિ તરીકે કામ કરી શકે અને એક કડિયા તરીકે કાર્ય કરી શકે તેથી આ એલ સાલ્વાડોરના કીસ્સાની કેટલીક સમજ છે અને તેને કોલ્ડ કોર બિલ્ડીંગ અભિગમથી પ્રગતિશીલ આવાસના અભિગમ સુધી તેને કેવી રીતે સહેજ મુલતવી રાખવામાં આવી છે અને સમુદાયો તેની પ્રક્રિયામાં કેવી રીતે સામેલ છે હું આશા રાખું છું કે આ તમને મદદ કરશે ખુબ ખુબ આભાર